નમસ્તે હું IIT કાનપુર તરફથી જયંતા ચેટર્જી છું અમે છેલ્લા ઘણા અઠવાડિયાથી ચર્ચા કરી રહ્યા છીએ અને અમે ચર્ચા કરવાનું ચાલુ રાખીશું આગામી થોડા અઠવાડિયામાં આજના વિશ્વમાં સેવાઓનું સંચાલન કરવાનો આ રસપ્રદ વિષય અને સમકાલીન મુદ્દાઓ જો તમને યાદ હોય તો છેલ્લા સત્રમાં અમે અરવિંદ આઈ કેર હોસ્પિટલ અરવિંદ આઈ કેર ફાઉન્ડેશનની લોકોની ગુણવત્તા અને નેતૃત્વની ગુણવત્તા વિશે ચર્ચા કરી રહ્યા હતા આજે અમે તે શિક્ષણને એકીકૃત કરીશું છેલ્લા સત્રમાં અમે ચર્ચા કરી હતી કે કેવી રીતે વૈશ્વિક સ્તરે સર્વશ્રેષ્ઠ સેવા સંસ્થાઓ વિશ્વમાં શ્રેષ્ઠ છે અમે દ્વૈતતાની શ્રેણીનું અવલોકન કર્યું ચોક્કસ ડાયાલેક્ટિક્સ જ્યાં નેતૃત્વ સ્તરે અમને મજબૂત ઇચ્છા તેમજ નમ્રતા જોવા મળે છે અને કર્મચારી સ્તરે અમે આગળની લાઇન પર નિર્ણય લેવામાં સ્વાયત્તતા અક્ષાંશ તેમજ પ્રકાર શિસ્ત સારી પ્રમાણભૂત કાર્ય પ્રક્રિયાઓ માહિતી પ્રવાહમાં વૈજ્ઞાનિક સિદ્ધાંતો કાર્યપ્રવાહઆલેખન રાહ જોવા ની કતાર નો વ્યવસ્થા માં સારી ઉચ્ચ તકનીકી કામગીરી કતાર વ્યવસ્થાપન રેખા સંતુલન અને તેથી વધુ આજે હું સેવા સંસ્થાના કર્મચારીઓ દ્વારા સામનો કરવામાં આવતા પડકારોની થોડી વધુ વિગતમાં ચર્ચા કરવા માંગુ છું અમે છેલ્લા સત્રમાં જે ખ્યાલની ચર્ચા કરી હતી તે એ હતી કે સેવા કર્મચારીઓ નિર્ણાયક રીતે મહત્વપૂર્ણ છે કારણ કે ખુશી સેવા કર્મચારી મેં તેને એચએસઇ કહ્યા છે તેઓ ખુશ સેવા ગ્રાહકો તરફ દોરી જાય છે અમે તેમાંથી કેટલાક આકૃતિઓ જોયા એસસીએટી નું સેવા નફાની સાકળ પ્રતિકૃતિ અમે સેવા સંતોષ અરીસો અને કર્મચારી સંતોષ અને ગ્રાહક સંતોષ વચ્ચે ચુસ્ત જોડાણ જોયું પરંતુ ભલે કલ્પનાત્મક રીતે આ ખૂબ જ સ્પષ્ટ છે કે મોટાભાગની ઉચ્ચ સંપર્ક સેવાઓમાં ગ્રાહકની વફાદારી ગ્રાહક સંતોષ દેખીતી રીતે સ્પર્શ બિંદુ પર ઉચ્ચ પ્રદર્શન પર આધાર રાખે છે અને તેથી સક્ષમ ઈચ્છુક ખુશ નમ્ર અનુકુળ સેવા કર્મચારીઓ ઉચ્ચ સ્પર્શ બિંદુ અનુભવ આપવા માટે જરૂરી છે તેથી અમે ઇચ્છીએ છીએ કે સેવા કર્મચારીઓ ગ્રાહકની જરૂરિયાતોની અપેક્ષા રાખે તેઓ તેમના નિર્ણયનો ઉપયોગ કરવા અને જરૂરી મુજબ અનુકરણ કરવા સક્ષમ હોવા જોઈએ તેઓ વ્યક્તિગત સંબંધો બાંધવામાં સક્ષમ હોવા જોઈએ પરંતુ આ સામાન્ય સમજમાં લાગે છે તે સરળ સમજદાર નિવેદનો લાગે છે પરંતુ વ્યવહારમાં તે સરળ નથી કારણ કે સેવા કર્મચારીઓને ઘણીવાર બાઉન્ડ્રી સ્પેનર કહેવામાં આવે છે કારણ કે તેઓ સંસ્થાની સીમા પર હોય છે તેઓ સંસ્થાની આગળ ની રેખા હોય છે તેથી તેઓ બાહ્ય વિશ્વ બજાર અને સંસ્થા વચ્ચે છે તે એક પ્રકારની સીમા છે જે તેઓ કરે છે અન્ય અગત્યનું પાસું એ છે કે કામગીરીના અંતે પાછળ ના ભાગ પર લોકો પાસે ખૂબ જ વ્યાખ્યાયિત નોકરીઓ હોય છે તેથી રસોઈયા રાંધે છે એકાઉન્ટન્ટ એકાઉન્ટ્સ રાખે છે પરંતુ ઉચ્ચ વર્ગની રેસ્ટોરન્ટમાં અથવા ઉચ્ચ વર્ગની સલાહકાર સંસ્થામાં ગ્રાહક એક વ્યક્તિના સંપર્કમાં એવી અપેક્ષા સાથે આવી શકે છે કે તે વ્યક્તિ જવાબ આપશે નહીં કે આ મારું કામ નથી તે વ્યક્તિ જોશે કે ગ્રાહકને યોગ્ય પ્રકારની સેવા પ્રતિસાદ મળે તેથી તે અન્ય પ્રકારની સીમા ફેલાવવા સેવા કર્મચારીઓને શ્રેષ્ઠતા માટે કરવાની જરૂર છે કે તેઓ બોલને પડવા દેતા નથી તેથી તેમની વિશેષતા ગમે તે હોય તેઓએ યોગ્ય રીતે પ્રવાહ વહન કરવું પડશે જેથી સેવા સારી વિશ્વસનીયતા સાથે સારા સમયમાં ગ્રાહક સુધી પહોંચે ઉપરાંત જો તમે ઇન્ફોસીસ અથવા વિપ્રો અથવા ટાટા ટીસીએસ જેવી આજની સેવા સંસ્થા જોશો જ્યાં તેમના કર્મચારીઓ વિશ્વભરમાં નાના પ્રોજેક્ટ ટીમોમાં વિવિધ સ્થળોએ અને ત્યાં ગ્રાહક પરિસરમાં વારંવાર વિખરાયેલા છે અને તેઓએ આ દ્વૈતનું સંચાલન કરવું પડશે ગ્રાહક હિત તેમજ સંસ્થાકીય હિત હવે ગ્રાહક અને સંસ્થા વ્યાપારી સંબંધોમાં છે અને તેથી ખરીદનાર અને વેચનાર વચ્ચેના કોઈપણ અન્ય વ્યાપારી સંબંધોની જેમ થોડો તણાવ રહેશે પરંતુ સેવા કર્મચારીઓએ તેમના ગ્રાહક જ્યાં તેઓ સ્થિત છે તેના નિયમો અને અપેક્ષાઓનું પાલન કરવું પડશે પરંતુ તે જ સમયે તેઓએ તેમની પોતાની સંસ્થાના નૈતિક વ્યાપારી સિદ્ધાંતો દ્વારા માર્ગદર્શન મેળવવું પડશે તેથી ગ્રાહકને ખુશ કરવા અને તેમના કર્મચારી ને ખુશ કરવા માટે ક્યારેક તકરાર થઈ શકે છે અને તમારે આગળના છેડે પરિપક્વ લોકોની જરૂર છે જેઓ માંગમાં આ બે ક્યારેક સંઘર્ષને સંતુલિત કરી શકશે ઓપરેશનલ કાર્ય ને અમલ કરવા માટે તેઓએ ઝડપી અને કાર્યક્ષમ બનવાની જરૂર છે તેઓએ ક્રોસ વેચાણ અપ વેચાણ કરવું પડશે તેમને યોગ્ય પ્રકારની આવક મેળવવી પડશે પરંતુ તે જ સમયે તેઓએ ગ્રાહકને ખુશ કરવા પડશે જો તમે આવી સંસ્થાઓમાં કાર્યરત લોકોનું અવલોકન કરો છો તો તમે સમજી શકશો કે ઘણી વખત એક અંતર્ગત તણાવ હોય છે જેને સેવા કર્મચારી વ્યક્ત કરવા માટે મુક્ત ન હોઈ શકે તેથી તેઓએ વેદનાને દબાવી દીધી હશે તેઓએ નારાજગી ગુસ્સો હતાશાને દબાવી હશે તે ઘણી ટીવી સિરિયલો અને ફિલ્મોમાં સારી રીતે દર્શાવવામાં આવી છે જ્યાં તમે કર્મચારીઓને આ પ્રકારની આગળ ની રેખા પરિસ્થિતિમાં જોશો જે આંતરિક લાગણીઓ વચ્ચેના સંઘર્ષને દર્શાવે છે વ્યક્તિ અને ભૂમિકાની માંગ વાસ્તવમાં કેટલાક સંશોધકો જેવા કે હોચસ્ચાઇલ્ડ અને અન્ય લોકોએ આ સ્થિતિ વિશે વાત કરી છે અથવા આ ખ્યાલને ભાવનાત્મક કાર્ય અથવા પ્રતિબંધિત કહેવાય છે તેથી આ ભાવનાત્મક શ્રમ સંસ્થા વ્યક્તિ સેવા વ્યક્તિ આગળ ની હરોળ ના વ્યક્તિ પાસેથી ચોક્કસ રીતે વર્તે તેવી અપેક્ષા રાખે છે ગ્રાહકો અપેક્ષા રાખે છે કે તે વ્યક્તિ ચોક્કસ રીતે વર્તે તે વ્યક્તિના કર્મચારીઓના સ્વાસ્થ્યની સ્થિતિ કુટુંબની સ્થિતિ તેમના અંગત ઋણ તેમના અંગત ગુસ્સો અને દુખ અને આનું સંચાલન કરવું સરળ નથી તેથી આજે નિષ્કર્ષમાં હું તમારું ધ્યાન આ ગતિશીલતા અને આ ચોક્કસ પ્રકારની પ્રગતિશીલ પદ્ધત્તિ અથવા કારણભૂત લૂપ રેખાકૃતિ તરફ દોરવા માંગીશ જે તમારી સામે છે જે MIT સ્લોન સ્કૂલમાં વિકસિત છે અને આ નિષ્ફળતાનું ચક્ર કહેવાય છે તેથી આમાં તમે જોશો કે બધી વસ્તુઓ એકબીજા સાથે સંકળાયેલી છે ફરીથી તે પદ્ધત્તિ ખ્યાલ કે જેની અમે વારંવાર ચર્ચા કરી છે કે ઓછો નફો લાભ અને ઉચ્ચ ગ્રાહક વેચાણ એ અલગ ઘટનાઓ નથી જો તમે અહીં પાછા જાઓ તો તેઓ આવે છે ઓછા નફાનું અંતર કર્મચારીઓના અસંતોષ નબળા સેવા વલણ અને તેમાંથી આવશે કર્મચારીઓ કંટાળી ગયા છે કારણ કે તેમની નોકરીઓ ડિઝાઇન કરવામાં આવી નથી તેમની નોકરીઓ ખૂબ જ સાંકડી છે તેમની પાસે નિર્ણય લેવાની અક્ષાંશ નથી અને તેઓને તેમના પોતાના નિર્ણયનો ઉપયોગ કરવાની મંજૂરી નથી કે તેઓ ખૂબ જ આર્કાઇવ દ્વારા બંધાયેલા છે ઘણીવાર આર્કાઇવ નિયમોના સેટ ખૂબ જ ચુસ્ત અંદાજપત્રીય નિયંત્રણો અને જો આ ચક્ર નિષ્ફળતાનું ચક્ર છે તો કર્મચારી ચક્ર આપમેળે ગ્રાહક ચક્ર પણ ઉચ્ચ ગ્રાહક ટર્નઓવર તરફ દોરી જશે અને તેથી ઓછો નફો તેથી દેખીતી રીતે તે જ રીતે અહીં સમજાવવામાં આવ્યું છે કે આનાથી નોકરીની સાંકડી રચના નિમ્ન કૌશલ્ય સ્તર લોકોના બદલે ટેક્નોલોજી પર વધુ ભાર કંટાળી ગયેલા કર્મચારીઓ વગેરે સેવાઓની ગુણવત્તા ઉચ્ચ કર્મચારી ટર્નઓવર તરફ દોરી જાય છે અને આની વિરુદ્ધ સફળતાનું ચક્ર હશે જ્યાં આપણી પાસે સ્વાયત્તતા સારી નોકરીનું વર્ણન સારી પ્રક્રિયા ડિઝાઇન પરંતુ તે જ સમયે અનુકૂળ માટે અક્ષાંશ આગળ ની હરોળ ના કર્મચારી સ્તર પર કર્મચારીઓનો પ્રતિસાદ ધરાવતા લોકો હશે તેઓ કાર્યક્ષમતા અને ઑપ્ટિમાઇઝેશન અને આવક પર ખૂબ જ વધારે ભાર મૂકશે પરંતુ તે જ સમયે તેઓને એવી માન્યતા હશે કે તેઓ એક કામ કરી રહ્યા છે જે અરવિંદ કેસથી આગળ વધે છે આવી બીજી ઘણી સેવાકીય સંસ્થાઓ છે જેની આપણે ચર્ચા કરીશું પરંતુ આપણે જોશું કે સફળતાનું ચક્ર આવી સંસ્થાઓમાં ચાલશે જ્યારે આપણે તેમના લોકોને જોઈશું દેખીતી રીતે તેનો અર્થ એ છે કે આપણે લાંબા ગાળાના દૃષ્ટિકોણ સારા પગાર સારા લાભો ધરાવવા પડશે ગ્રાહકોની ખુશી પર ધ્યાન કેન્દ્રિત કરો તેથી આ મુદ્દાને આજના સત્રમાં સમજવાની જરૂર છે કે અમે આગળ ની હરોળ ના કર્મચારી સેવા કર્મચારીઓ પાસેથી ઘણી અપેક્ષા રાખીએ છીએ તેઓ સતત ગ્રાહકની અપેક્ષા અને સંસ્થાકીય અપેક્ષાના દબાણ હેઠળ હોય છે તેમને હંમેશા હસવું ખુશખુશાલ ચહેરો દર્શાવવો નમ્રતાપૂર્વક વર્તવું જરૂરી છે ભલે અંદર તેઓને વિવિધ કર્મચારીઓની સમસ્યાઓ વિવિધ સ્વાસ્થ્ય સમસ્યાઓ અથવા નારાજગી અથવા અસંતોષ હોઈ શકે આ સતત દ્વૈતતા ખૂબ જ તણાવપૂર્ણ છે અને સંસ્થાએ વિસ્તૃત નોકરી વર્ણન નોકરીનું પરિભ્રમણ સંસ્થાકીય નિર્ણય લેવામાં સામેલગીરી સંસ્થાના ધ્યેય સેટિંગ જેવી પદ્ધત્તિ બનાવવાની છે તેથી તે તણાવ જેથી તણાવને નિયંત્રિત કરી શકાય બીજી તરફ તમારે આવા લોકોની ભરતી કરવાની જરૂર છે જેઓ સંસ્થાની સંસ્કૃતિ ઉદ્દેશ્ય વ્યૂહરચના શીખવાનો પ્રયત્ન કરશે તેમની પાસે શીખવાનું સમજવાનું અપનાવવાનું વલણ હોવું જોઈએ જો આથી આ યોગ્ય ભરતી યોગ્ય માનવ સંસાધન વિકાસ યોગ્ય પ્રકારની પદ્ધત્તિ માટે વ્યવસ્થા કરવામાં આવે છે તો અમે એવું માળખું બનાવી શકીએ જે કર્મચારીને ઉત્કૃષ્ટ થવા દે અને તે સંસ્થાકીય સેવા સંસ્થાકીય શ્રેષ્ઠતા તરફ દોરી જાય